અમે TSP ને હલ કરવા માટે GA જોવા માંગીએ છીએ તેથી તમે જાણો છો તેમ TSP અથવા ટ્રાવેલિંગ સેલ્સમેન પ્રોબ્લેમ જ્યાં તમને હેમિલ્ટનિયન લૂપ ની સમસ્યા છે જેમાં તમે દરેક શહેરમાં એકવાર જાઓ છો અને અનિવાર્યપણે મૂળ શહેરોમાં પાછા આવો છો તેથી ઉદાહરણ તરીકે જો તમારી પાસે 9 શહેરો હોય તો તેમનું રેપ્રેસેંટેશન કંઈક આવું છે જે તમે 2 થી શરૂ કરો છો અને 4 પર જાઓ છો અને તમે 5 પર જાઓ છો અને તમે 6 પર જાઓ છો અને તમે 9 પર જાઓ છો અને 3 1 7 અને 8 પર જાઓ છો તેથી તે એક ટૂર હોઈ શકે છે અને હું JAS કરી રહ્યો છું તેથી હું બે ટૂર કરવા માંગુ છું અને પછી આપણે જોઈશું કે હું તેમની પાસેથી નવી ટૂર કેવી રીતે જનરેટ કરી શકું તો ચાલો 3 7 1 4 2 5 6 8 જેવી નવી ટૂર લખીએ મારી પાસે આ બે ટૂર છે મેં અગાઉ પણ નિર્દેશ આપ્યો છે તેમ તમે TSP સમસ્યા માટે ક્રોસઓવર ઓપરેટર નો ઉપયોગ કેવી રીતે કરો છો કારણ કે તમે અહીં સિંગલ પોઇન્ટ અથવા મલ્ટિ પોઇન્ટ ક્રોસઓવર કરી શકતા નથી ધારો કે અમે એક કોઈ એક પોઇન્ટ પર ક્રોસઓવર કરવા માંગીએ છીએ તો અમારી ટૂર 2 4 5 6 4 છે હમણાં જ હું 4 પર પાછો આવી શકું છું જેનો અર્થ એ છે કે હું પહેલા લૂપ બંધ કરું છું જેથી હું આ સરળ કામ ન કરી શકું તેથી આપણે 2 પ્રશ્નો જોવા માંગીએ છીએ તે પહેલા આ રજૂઆત ને પાથ રિપ્રેઝન્ટેશન કહેવામાં આવે છે કારણ કે બધા જ કહેવામાં આવેલા માર્ગ દ્વારા રજૂ કરવામાં આવે છે અને તે સ્પષ્ટ છે કે આ માર્ગ ના છેલ્લા શહેરથી તમે પ્રથમ શહેર પર પાછા આવો છો એનો મતલબ જો તમે 2 4 5 6 9 3 1 7 8 થી શરુ કરો છો તો તમે છેલ્લે 2 ઉપર આવી ને એટકશો અને જો હું આને ચોક્કસ રીતે ફેરવું તો જ્યાં થી શરુ કર્યું હતું ત્યાં જ આવીને અટકશો તેથી અમે જે 2 પ્રશ્ન પૂછવા માંગીએ છીએ તે એ છે કે રેપ્રેસેંટેશન તરીકે શું પસંદ કરવું અને બીજું TSP પ્રોબ્લેમ માટે ક્રોસ ઓવર ફંકશન શું શોધવું અમે જે કહ્યું છે તેમાં તમારા ઘણા લોકોને ખૂબ રસ છે કારણ કે તે મુજબ ઘણી વ્યવહારુ એપ્લિકેશન નો અંદાજ છે અને લોકો TSP સમસ્યાના સારા ઉકેલો મેળવવા માંગે છે વેલ્યૂએશન ફંક્શનનું શું છે એક સિમ્પલ ફંકશન તરીકે આ કિસ્સામાં ટૂર ને ધ્યાનમાં રાખીને તમે હંમેશાં તેની કિંમતની ગણતરી કરી શકો છો અને તમે વેલ્યૂએશ ફંક્શન નો ઉપયોગ કરી શકો છો એ ધ્યાનમાં રાખીને કે આ મિનીમાંઝેશન પ્રોબ્લેમ છે કે જેમાં તમે કુલ ખર્ચ ઘટાડવા માંગો છો તેથી તમારે પસંદગી માટેની સંભાવનાઓને કાળજીપૂર્વક હલ કરવાની જરૂર છે જે ખર્ચના વિપરીત પ્રમાણમાં છે આ સમસ્યાને કેવી રીતે હલ કરવી કારણ કે ઘણી વાર તમે રેપ્રેસેંટેશન શોધી શકો છો અને તે સમસ્યાને ઝડપથી હલ કરવા મદદ કરે છે તેથી હું તમારી સાથે એક નાની રમત રમવાનો પ્રયાસ કરું છું તેથી ધારો કે તમે અને હું આ રમત રમી રહ્યા છીએ અને જેમાં આપણે આ 9 શહેરોને આપણી વચ્ચે વહેંચવા પડશે અને આપણે વારાફરતી શહેર પસંદ કરવું પડશે અત્યારે ખર્ચ ખર્ચ ભૂલી જવું પડશે ખર્ચ સાથે કોઈ લેવાદેવા નથી તે એક અલગ રમત છે અને રમત મુજબ પ્રથમ તમે શહેર પસંદ કરો છો અને પછી હું શહેર પસંદ કરું છું આ રીતે વારાફરતી શહેર પસંદ કરીશું અને 3 શહેરો લેનારા પ્રથમ વ્યક્તિ કે જેનો સરવાળો 15 છે તે રમત જીતે છે આ રમત ને ખર્ચ સાથે કોઈ લેવાદેવા નથી ફક્ત શહેરના લેબલ જે 1 થી 9 ને તેના પરથી શહેર ને પસંદ કરો તો તમે આ રમત કેવી રીતે રમશો હું કહું છું કે હું 5 પસંદ કરું છું તમારી પસંદગી 8 પર છે હું 4 પસંદ કરું છું તમે 8 અને 7 પસંદ કરો છો

વિદ્યાર્થી મેં 5 અને 4 પસંદ કર્યા તમે એવું કહ્યું હતું કે 3 શહેરો લેનારા વ્યક્તિ કે જેમની રકમ 15 છે તે રમત જીતે છે 2 શહેરો નહીં બરાબર તમે કોઈપણ ૩ શહેરો ને પસંદ કરો છો િદ્યાર્થી આપણે 7 પસંદ કરી શકતા નથી હું ધારું છું કે આપણે 7 પસંદ ન કરી શકીએ ફરીથી શરૂ કરીશું તમે ૪ થી શરૂ કરું છું હું 6 પસંદ કરું છું સર હું 2 પસંદ કરું છું મેં પહેલેથી જ 6 પસંદ કર્યા છે તેથી તમે 4 પસંદ કરો છો હું 6 પસંદ કરું છું તમે 5 પસંદ કરો છો વિદ્યાર્થી ના 5 નહીં તમે મને 8 પસંદ કરવાનું કહો છો અને પછી મને અટકાવી ને 3 પસંદ કરવાનું કહો છો ચાલો કંઈ નહિ આપણે આ રમત માં આપણા ક્લાસનો સમય બગાડવાની જરૂર નથી મને ખબર નથી કે તમે શું દલીલ કરી રહ્યા છો પરંતુ હું જે પ્રકારની દલીલ કરી રહ્યો છું તે આ આંકડો દર્શાવે છે મેં તે બનાવ્યું છે તમે તેને ઓળખો છો તે એક મેજીક સ્ક્વેર છે જેનો સરવાળો 15 છે અને હું શું કરી રહ્યો હતો હું ક્રોસ કોસ્ટ રમી રહ્યો હતો મને ખબર નથી કે તમે કઈ રમત રમી રહ્યા છો તેથી રેપ્રેસેંટેશન કરવાથી ઘણીવાર સમસ્યા હલ કરવામાં મદદ મળે છે ખાસ કરીને કેટલીક પરિસ્થિતિઓમાં તમારી પાસે કેટલાક મેપિંગ સંબંધિત જ્ઞાન છે જે તમે રેપ્રેસેંટેશન સાથે બનાવી શકો છો તેથી અહીં પણ અમે રેપ્રેસેંટેશન પર ધ્યાન આપીશું આદર્શ રીતે અમે એક રેપ્રેસેંટેશન કરવા માંગીએ છીએ જેમાં હું TSP માટે સિંગલ પોઇન્ટ ક્રોસઓવર કરી શકું એક રેપ્રેસેંટેશન જેમાં આપણે એક જ પોઇન્ટ ક્રોસઓવર કરી શકીએ છીએ પરંતુ પછીથી તે આવશે તો ચાલો આપણે લોકોએ અજમાવેલા વિવિધ ક્રોસઓવર્સ પર નજર કરીએ TSP સાથે કામ કરવું એ GA છે અને જો તમે હવે જોશો તો તમને ઘણું મળશે હવે ક્રોસઓવર તૈયાર કરતી વખતે એક બાબત ધ્યાનમાં રાખવી જરૂરી એ છે કે તે આપણને સારા ટૂર ફીચરને આગળ વધારવાની મંજૂરી આપતું હોવું જોઈએ તેથી ઉદાહરણ તરીકે ટૂર માં એવી સુવિધાઓ છે કે કેટલીક શહેરોની વસ્તુ જે એકબીજાને નજીક છે તે ક્રમમાં તેમને એક પછી એક આવરી લેવામાં આવે છે અને તે એક સારી સુવિધા હશે જો ચાઈલ્ડ પેરેન્ટ પાસેથી આગળ વધે તો તે સારું છે તેથી આપણે કેટલાક ક્રોસઓવરપર નજર કરીએ છીએ તેથી ક્રોસઓવરનું કામ જેને પાર્શ્યલી મેપડ ક્રોસઓવર PMX તરીકે પણ ઓળખવામાં આવે છે કે તમે 2 રેન્ડમ પોઇન્ટ પસંદ કરો છો તે p1 છે અને તે p2 છે તમે 2 રેન્ડમ પોઇન્ટ પસંદ કરો છો તે બીજા પોઇન્ટ છે હું અહીં એક પસંદ કરું છું પછી પહેલા તમે આ 2 પોઇન્ટ વચ્ચે શું છે તેની કોપી કરો છો તેથી હું અહીં 6 9 3 1 અને 9 4 2 5 સેગમેન્ટ વચ્ચે ડ્રો નહીં કરું તેથી આ પેરેન્ટ 1 છે પેરેન્ટ 2 તે ચાઈલ્ડ 1 છે ચાઈલ્ડ 2 તમે બનાવવાનો પ્રયાસ કર્યો છે તેથી પ્રથમ ભાગ ચાઈલ્ડને આ કોપીમાં ઉકેલનો થોડો ભાગ સંબંધિત ચાઈલ્ડ છે હવે બાકી ઉકેલના ભાગમાં હું ખરેખર બીજા પેરેન્ટ પાસેથી કંઈક મેળવવા માંગુ છું તેથી શહેરોમાં આ 6 છે અને તમે 9 9 અને 43 અને 2 અને 1 અને 5 વચ્ચે આંશિક મેપ્ડ ક્રોસઓવર મેપિંગમાં નીચેનાનો ઉપયોગ કરી શકો છો હવે આ c 1 છે જેને પ્રથમ પેરેન્ટ ના રાઉન્ડનો ભાગ મળ્યો હતોયાદ રાખો અને એથી આગળ ના તમે બીજા પેરેન્ટ પાસેથી ઇચ્છો છો તો તમે બાકીનાની કોપી કરવાનો પ્રયાસ કરો છો તો બાકીના શું છે બાકીના 3 7 1 અને 6 8 છે તેથી તમે તેમાં 3 કોપી કરવાનો પ્રયાસ કરો છો તેથી તે c 1 છે અને તે c 2 છે અમે c 1 બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ તે p 1 છે અને તે p 2 છે અમે હવે p 2 થી C 1 માં કોપી કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ તેથી અમે 3 કોપી કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ જેની આપણે કોપી કરી શકતા નથી કારણ કે 3 પહેલેથી જ ત્યાં છે તો આ અભિગમ શું કેહવા માંગે છે તે કહે છે કે આવી પરિસ્થી માં પોઇન્ટર ને અનુસરવું તેથી 3 થી 2 પર જાઓ અને અહીં 2 ને કોપી કરો જેથી અમને અહીં 2 મળે આ ક્રોસઓવર ઓપરેટરોનો ક્લાસ છે હું તમને તેનું પુનરાવર્તન કરું છું તમે અહીં આ 3 ની કોપી કરવાનો પ્રયાસ કરી રહ્યા છો પરંતુ તમે 3 ની કોપી કરી શકતા નથી કારણ કે આ ચાઈલ્ડ માં 3 પહેલેથી જ હાજર છે તેથી તમે અહીંથી આ પોઇન્ટરને અનુસરો છો અને 2 લો છો જેથી તમે અહીં 2 કોપી કરો છો હવે તમે અહીંથી 7 ની કોપી કરવા માંગો છો ઠીક છે તમે અહીં 7 ની કોપી કરી શકો છો તમે 1 ની કોપી કરી શકતા નથી 5 પર પોઇન્ટરને અનુસરો અને તમને અહીં 5 મળે છે પછી 6 તમે કોપી કરી શકતા નથી કારણ કે 6 અહીં છે હવે આગળ 9 છે 9 તમે કોપી કરી શકતા નથી કારણ કે 9 અહીં છે પછી 4 અને 4 અહીં કોપી કરી શકાય છે અને પછી 8 છે તેથી આ પાર્શ્યલી મેપડ ક્રોસઓવર છે અને મેં હમણાં જ આ ઉદાહરણ દોર્યું છે અને તમને એ લખવા માટે છોડી રહ્યો છું તેથી ચાલો આપણે ઉદાહરણનું પુનરાવર્તન કરીએ ટૂર નો આ ભાગ પેરેન્ટસ માટે સામાન્ય છે તેથી આ c 1 p 1 માંથી મેળવો અને આ c 2 p 2 માંથી મેળવો ટૂર નો બાકીનો ભાગ જે 2 7 5 4 8 છે આ પ્રક્રિયામાંથી આવ્યો છે મેં અહીં ૩ ની કોપી કરવાનો પ્રયાસ કર્યો પરંતુ હું ૩ ની કોપી કરી શકતો નથી કારણ કે ૩ પહેલેથી જ ટૂર માં છે તેથી 3 થી પોઇન્ટરને અનુસરો તો 2 મળે છે તેથી આ પાર્શ્યલી મેપિંગ છે જેની અમે વાત કરી રહ્યા છીએ તેથી મેપિંગ શહેરોના આ સમૂહ વચ્ચે છે તમે 3 ને 2 સાથે બદલી શકો છો અને મેપિંગ બંને તરફ થી થશે જ્યારે તમે અન્ય શહેરો સાથે કરશો ત્યારે આ મેપિંગ બંને તરફ થી થશે તમે સમાન પ્રક્રિયા કરશો કારણ કે હું 3 ની કોપી કરી શકતો નથી કારણ કે ત્યાં પહેલેથી જ છે હું 2 પર જાઉં છું મને મંજૂરી છે હું અહીં 2 ની કોપી કરી શકું છું પછી 7 હું તેને કોપી કરી શકું છું કારણ કે તે કોઈ પણ બાબતમાં દખલ કરતું નથી હું 1 ની કોપી કરી શકતો નથી કારણ કે તે અહીં છે તેથી હું 5 પર જાઉં છું અને તેની કોપી કરું છું પછી 6 પરંતુ હું 6 ની કોપી કરી શકતો નથી તેથી હું 9 પર જાઉં છું પરંતુ અહીં 9 પહેલાથી જ છે તેથી હું 4 પર જાઉં છુંતેથી મને અહીં ૪ અને અહીં ૮ મળે છે તેથી ચાલો આપણે બીજુ એક ઉદાહરણ પૂર્ણ કરીએ તેથી મારે અહીં 2 ની કોપી કરવી છે પરંતુ હું 2 ની કોપી કરી શકતો નથી હું 3 પર જાઉં છું અને હું અહીં 3 કોપી કરવાની મંજૂરી આપી શકું છું પછી 4 હું 4 અહીં કોપી કરી શકતો નથી કારણ કે તે ત્યાં પહેલાથી જ છે હું 9 પર જાઉં છું હું 9 ની કોપી કરી શકતો નથી તેથી હું 6 પર જાઉં છું હું 6 ની કોપી કરી શકું છું પછી 5 હું 5 કોપી કરી શકતો નથી કારણ કે 5 અહીં છે હું અહીં મેપિંગમાંથી 1 કોપી કરું છું પછી 7 અને 8 હું કોપી કરી શકું છું આ પ્રોસેસ આ 2 પેરેન્ટ્સ માંથી આ 2 ચિલ્ડ્રન આપે છે મહત્ત્વની બાબત એ છે કે જો આપણે ક્રોસઓવર ઓપરેટરોનો ઉપયોગ કરીએ તો આપણે જોઈએ છીએ કે તમારી પાસે જે પરિણામ આવે છે તે અમારા માટે માન્ય છે અને આખો વિચાર ડિવાઇસ ક્રોસમાં અજમાવે છે જે અમારા માટે માન્ય છે આ સ્ટ્રીંગ સાથે બીજો લોકપ્રિય ક્રોસઓવર ઓર્ડર ક્રોસઓવર છે અને તે નીચે મુજબ કામ કરે છે કે આ ક્રોસઓવરમાં તમે કેટલીક વસ્તુઓની નકલ કરો પહેલા 6 9 3 1 9 4 2 5 1 અને બાકીના ભાગ માટે તમે સ્ટ્રીંગને તે ક્રમમાં લો છો જેમાં તે અન્ય પેરેન્ટ્સ માં દેખાય છે તેનો હું શું અર્થ કરું છું મૂળભૂત રીતે હું ઇચ્છું છું કે બધા શહેરો મારા ટૂર માં દેખાય પરંતુ હવે હું તેમને અન્ય પેરેન્ટ્સ પાસેથી પસંદ કરવા માંગુ છું પરંતુ મને પ્રથમ પેરેન્ટ્સ તરફથી 6 9 3 1 મળ્યા તેથી મારા પ્રથમ પેરેન્ટ્સ માં મારી પાસે આ 9 6 3 અને 1 માટે પહેલેથી જ છે આ 4 મને પહેલેથી જ મળી ગયું છે અને આ ઓર્ડર ક્રોસઓવર કહે છે કે બાકીના શહેરો માટે જે 7 4 2 5 અને 8 છે હું ફક્ત તે ક્રમમાં કોપી કરું છું જેમાં તેઓ અન્ય પેરેન્ટ્સ માં દેખાય છે તેથી ઉદાહરણ તરીકે હું તેને 7 4 2 5 8 માં ઉમેરી શકું છું આ કેવી રીતે કરી શકાય 7 અહીં છે 4 અહીં છે 2 અહીં છે 5 અહીં છે 8 અહીં છે તેથી બીજા પેરેન્ટ્સ માં જે ક્રમમાં થયો તે ક્રમમાં હું તેમને આ નવા ચાઈલ્ડ માં કોપી કરું છું તેથી આ ચાઈલ્ડ ને 2 મળી ગયું છે તે તેના પ્રથમ પેરેન્ટ્સ નું છે અને બાકીના 2 કોઈક રીતે તે બીજા પેરેન્ટ્સ પાસેથી મળી ગયા છે તે સારી ક્રોસઓવર હોય કે ન હોય તમારે આ વિશે કદાચ વિચારવું જોઈએ ચાલો આપણે બીજું રિપ્રેસેંટેશન જોઈએ શું તમે TSP માટે બીજી રજૂઆત વિશે વિચારી શકો છો મારો મતલબ છે કે આ સૌથી સરળ રિપ્રેસેંટેશન છે ભૂતકાળનું રિપ્રેસેંટેશન તમને કહે છે કે કયા શહેરથી કયા શહેરમાં જવું અને તેથી આ તે સેલ્ફ રિપ્રેસેંટેશન છે તેથી એક રેપ્રેસેંટેશન જેને ઓર્ડિનલ રિપ્રેઝન્ટેશન કહેવામાં આવે છે અને બીજા ને એડજન્સી રેપ્રેસેંટેશન કહેવામાં આવે છે અમે પ્રથમ એડજન્સી રેપ્રેસેંટેશન કરીએ છીએ અને મેં આ ટૂર માટે એડજન્સી રેપ્રેસેંટેશન કર્યું છે ઉદાહરણ તરીકે 3 7 1 9 4 2 5 6 8 અને તે નીચે મુજબ કામ કરે છે મારા રિપ્રેઝન્ટેશનમાં એક ઈન્ડેક્સ છે અને દરેક સેલ માટે જે વૅલ્યુ સંગ્રહિત કરવામાં આવ્યું છે તે વૅલ્યુ સાથે મારે જવું પડશે તેથી જો મારી પાસે i ઈન્ડેક્સ હોય જે આમાંની એક વૅલ્યુ હશે પછી હું જે વૅલ્યુ સ્ટોર કરીશ તે શહેર છે જે હું ઉચ્ચ શહેરોમાંથી જઈશ તેથી જો હું આ પ્રવાસ પર નજર નાખીશ તો તે 3 7 1 9 4 2 5 6 8 છે 1 થી 9 સુધી હું જઈ રહ્યો છું તેથી મારી પાસે અહીં 9 છે પછી 2 થી હું 5 પર જઈ રહ્યો છું મારી પાસે અહીં 5 છે 3 થી હું અહીં 7 પર જાઉં છું 4 થી હું 2 પર જઈ રહ્યો છું 5 થી હું 6 થી જઈ રહ્યો છું 6 થી હું 8 પર જઈ રહ્યો છું 7 થી હું 1 પર જઈ રહ્યો છું 8 થી હું જે પેહલો 3 હતો તેના પર જાઉં છે 9 થી હું 4 પર જઈ રહ્યો છું તેથી આ રેપ્રેસેંટેશનને એડજન્સી રેપ્રેસેંટેશન કહેવામાં આવે છે તે ટૂર નું અલગ રેપ્રેસેંટેશન છે તો તમને આ રેપ્રેસેંટેશન કેવી રીતે મળ્યું આ ટૂર અને ઉપર બતાવેલી ટૂર સરખી જ છે બસ રેપ્રેસેંટેશન અલગ છે આ ટૂર માં કહેવામાં આવ્યું છે કે હું 3 થી 7 થી 1 થી 9 થી 4 થી 2 થી 5 થી 6 થી 8 જઈ રહ્યો છું આ રિપ્રેસેંટેશન કહે છે કે તમે મને કોઈ પણ શહેર કહો અને હું તમને તે શહેરમાંથી ક્યાં જઈ શકાય તે કહું છું તેથી જો તમે મને શહેર 3 કહો કે તમે 3 થી ક્યાં જાઓ છો તો આ ઈન્ડેક્સ 3 જુઓ તમે કહો છો કે તમે 6 થી 8 થઇ 7 પર જાઓ છો તેથી જો તમે 6 થી 8 જુઓ તો આ અલગ છે જેને એડજેસન્સી કહેવામાં આવે છે હવે દરેક પૂર્વાભાસ એ લીગલ એડજેસન્સી રિપ્રેસેંટેશન નથી તેથી મને ઉદાહરણ આપવા દો હું આવું કંઈક રજૂ કરવા માંગુ છું તમે 1 થી 2 પર જાઓ છો અને તમે 2 થી 1 પર જાઓ છો વગેરે વગેરે હવે દેખીતી રીતે નંબર 1 થી 9 ની રચના મેં તમને રચના બતાવી છે બાકીનું શું છે તેની મને પરવા નથી હું કહું છું કે આ માન્ય નથી કારણ કે 1 થી તમે 2 જાઓ છો આ ઈન્ડેક્સ અનુસાર 1 થી તમે 2 અને 2 થી પાછા તમે 1 પર જઈ રહ્યા છો તેથી આ સાયકલમાં પહેલેથી જ જાણો છો તો તે પ્રવાસનો ભાગ ન હોઈ શકે તો અહીં તમારા માટે એક કોયડો છેતેથી ભૂતકાળના રિપ્રેસેંટેશનમાં માન્ય ટૂર હોય છે એડજેસન્સી રિપ્રેસેંટેશન માં દરેક રચના માન્ય નથી તો શું અહીં કોઈ અસંગતતા છે શું હું કોઈ પ્રવાસ છોડી રહ્યો છું તેથી જો તમને યાદ હોય કે પાથ રેપ્રેસેંટેશનમાં જો હું આ રેપ્રેસેંટેશનને કોઈ લંબાઈના સાયકલ માં ફેરવું છું ઉદાહરણ તરીકે હું 4 2 5 6 8 3 3 7 1 9 થી પ્રારંભ કરું છું પછી હું તે જ ટૂર પાછો મેળવીશ જે અલગ રીતે કામ કરે છે દરેક ટૂર એડજેસન્સી રિપ્રેસેંટેશનમાં એક અલગ રિપ્રેસેંટેશન ધરાવે છે 9 શહેરોમાંથી તમે કોઈ પણ શહેર થી શરૂ કરી શકો છે અને તે હજી પણ તે જ ટૂર હશે હવે આપેલા એડજેસન્સી રિપ્રેસેંટેશનમાં તો તે ઈન્ડેક્સ છે જે તમે ક્રોસઓવર વિશે વિચારી શકો છો એડજેસન્સી રિપ્રેસેંટેશનમાં આ 2 ટૂર ને ધ્યાનમાં રાખીને શું તમે એ હકીકતનો લાભ લઈ શકો છો કે તમે જાણો છો કે 1 પેરેન્ટ 1 આ શહેરમાંથી જઈ રહ્યો છે તેથી અમે એકબીજા કરીએ છીએ બીજામાં તમે 1 થી 7 2 થી 4 3 થી 1 4 થી 5 5 થી 6 6 થી 9 7 થી 8 8 થી 2 અને 9 થી 3 તરફ જઈ રહ્યા છો તેથી મારી 2 ટૂર છે આ પ્રથમ ટૂર છે તે p 1 છે અને તે p 2 છે તે અલગ બાજુનું રિપ્રેસેંટેશન છે તમે કેવા પ્રકારના ક્રોસઓવર ઓપરેટર વિશે વિચારી શકો છો ખાસ કરીને ચાઈલ્ડ માંથી ઓછામાં ઓછું એક ચાઈલ્ડ પેરેન્ટ્સ કરતા વધુ સારું હોય તો એ સિમ્પલ ક્રોસઓવર ઓપરેટર છે જેને અલ્ટરનેટિવ ક્રોસઓવર કહેવામાં આવે છે અને તે મૂળભૂત રીતે કહે છે કે અલ્ટરનેટિવ શહેરોમાંથી તમે વિવિધ અલ્ટરનેટિવ પેરેન્ટ્સ પાસેથી આગામી શહેર પસંદ કરો છો તેથી પેરેન્ટ્સ માંથી પસંદ કરો તેથી અમે ટૂર બનાવીએ છીએ તમે અમને પ્રથમ કહેવા દો તમે એવું માનીને નિર્માણ કરી રહ્યા છો કે c ૩ એ બીજું ચાઈલ્ડ છે જે આપણે પહેલા p ૧ માંથી પસંદ કરીએ છીએ તેથી તે કહે છે કે તમે 1 થી 7 જઈ રહ્યા છો અમે 7 થી જઈ રહ્યા છીએ પછી 7 થી એક શહેર કહે છે કે 1 પર જાઓ અને બીજું શહેર કહે છે કે આવશ્યકરીતે 7 થી 8 પર જાઓ તેથી અહીં આપણે 1 પસંદ કરી શકતા નથી જો તમે 1 થી 7 અને 7 થી 1 સુધી જાઓ છો તો તમે પહેલેથી જ સાયકલ માં છો તો તમે 1 પસંદ કરી શકતા નથી કારણ કે તે એક સાયકલ છે તમે કાં તો બીજા પેરેન્ટ્સ ની પસંદગી કરી શકો છો અથવા તમે રેન્ડમ વિકલ્પ બનાવી શકો છો લોકો કંઈ પણ અજમાવે છે તેથી અલ્ટરનેટિવ ક્રોસઓવરમાં મૂળભૂત વિચાર એ છે કે ટૂર ના આગામી શહેર નો વિકલ્પ પેરેન્ટ પાસેથી નિર્માણ અને પસંદગી કરવી અને જો તમે ન કરી શકો તો તમારે કેટલાક રેન્ડમ પ્રક્રિયા થી હલ કરવાની જરૂર પડશે જેથી કાં તો તમે અહીં 8 નો ઉપયોગ કરી શકો અથવા તમે રેન્ડમ પ્રક્રિયા પસંદ કરી શકો તેથી અમે કહીએ છીએ કે અમે અહીં 8 પસંદ કરીએ છીએ અને અમે કહીએ છીએ કે આગામી માટે 8 થી 3 સુધી જાઓ અને બીજામાંથી પસંદ કરો તમે અહીંથી 3 પસંદ કરો છો અને પછી પહેલા પેરેન્ટ માં તમે 3 થી 1 સુધી જઈ શકતા નથી તેથી તમે 7 પર જાઓ છો તમે 7 પર જઈ શકતા નથી તેથી તમે કંઈક રેન્ડમ પસંદ કરો છો તેથી તમે જોઈ શકો છો કે તેમાંથી કોઈ પણ અહીં આવી શકતું નથી તમે અહીં 1 પસંદ કરવા કેમ જાઓ છો તમે કહો છો કે 1 થી 7 સુધી જાઓ 8 થી 3 સુધી 7 થી 8 જાઓ અને 3 થી 1 સુધી જાઓ તેથી તે એક સાયકલ છે જે તમે બનાવવા માંગતા નથી અને તેથી જ તમે બે શહેરોમાંથી 7 સુધી જઈ શકતા નથી તેથી તમે ત્યાં 7 મૂકી શકતા નથી તેથી તમે અહીં 7 રેન્ડમ કિંમતો મૂકશો તમે આ વિચારની અદલાબદલી કરી શકો છો સબ ટૂર ક્રોસઓવર સાથે વૈકલ્પિક ક્રોસઓવર બનાવી શકો છો તેથી આ બંને ઉદાહરણોમાં અહીંથી સબટૂર પસંદ કરો તમે કહી શકો છો કે તમે પેરેન્ટ્સ પાસેથી સબટૂર પસંદ કરી શકો છો પછી આગામી પેરેન્ટ્સ પાસેથી આગામી સબટૂર પસંદ કરી શકો છો અને પછી બાકીની અગાઉથી પસંદ કરો વગેરે તેથી અલ્ટરનેટિવ શહેરોને બદલે તમારી પાસે અલ્ટરનેટિવ સબટૂર ક્રોસઓવર હોઈ શકે છે તમે આ વિચારની અદલાબદલી કરી શકો છો પરંતુ અહીં સૌથી રસપ્રદ હ્યુરિસ્ટિક ક્રોસઓવર છે તેથી મારે તેને અહીં લખવું જોઈએ અને હ્યુરિસ્ટિક ક્રોસઓવર કહે છે કે જો તમે પહેલા કોઈ શહેરને રેન્ડમલી પસંદ કરો છો તો અમે શહેર 6 અથવા શહેર 1થી શરૂ કરીએ છીએ શહેર 6 થી શરૂ કરીએ છીએ તેનાથી કોઈ ફરક પડતો નથી પછી તમે તે શહેરમાંથી ક્યાં જવું તે નક્કી કરવા માટે બે ટૂર જુઓ છો જો તમારા 6 પસંદ કરેલ છે ઉદાહરણ તરીકે એક પેરેન્ટ્સ કહે છે કે 8 પર જાઓ બીજા પરેટન્સ હે છે કે 6 થી 9 સુધી જાઓ હ્યુરિસ્ટિક ક્રોસઓવર કહે છે કે બંને માર્ગોમાંથી નાનો માર્ગ લો તેથી 1 કહે છે કે 6 થી 8 સુધી જાઓ અને બીજો કહે છે કે 6 થી 9 સુધી જાઓ તે કહે છે કે કોઈ પણ નાનો માર્ગ પસંદ કરવો શું તે ફરજિયાત છે તેથી મૂલ્યોના આધારે આપણે 8 અથવા 9 પસંદ કરીશું અને પછી તે જ રીતે 8 અથવા 9 ની ટૂર બનાવીશું દરેક સ્તરે તમે તે શહેરમાંથી આગળના શહેરના અંતરના આધારે ક્યાં જવું અને આ નજીકના પ્રતિનિધિત્વ સાથે શું કરવું સરળ છે તે પસંદ કરવાનો પ્રયાસ કરો છો કારણ કે હવે તમે આવશ્યકરીતે આ રીતે દલીલ કરી રહ્યા છો જો તમે આમ કરવા માટે હ્યુરિસ્ટિક ક્રોસઓવરનો પ્રયાસ કરો તો તે કરવું આવશ્યકરીતે ખૂબ મુશ્કેલ છે કારણ કે આ ઈન્ડેક્સ રિપ્રેસેંટેશન તમને જણાવે છે કે જો તમે શહેર 5 થી જાઓ તો 2 પેરેન્ટ્સ શું છે અહીં તમે આખી વાત તપાસશો 5 થી 6 સુધી જશો અને પછી 5 થી 6 સુધી જશો તેથી છેલ્લું જેને તમે જોવા માંગો છો તેને ઓર્ડીનલ રિપ્રેસેંટેશન કહેવામાં આવે છે અને તે નીચે મુજબ કાર્ય કરે છે ચાલો પ્રથમ ટૂર પર જઈએ હું અહીંના સામાન્ય રજૂઆત માટે માત્ર 2 4 5 6 9 3 1 7 8 ની કોપી કરીશ તમે શું કરો છો તમે ફક્ત પ્રક્રિયાને કાળજીપૂર્વક સાંભળો છો તમે પરિસ્થિતિ જુઓ છો તેથી આ ઈન્ડેક્સ વિશે વિચારો તે 1 2 અને તેથી આગળ છે તેથી તે ટૂરનું પહેલું શહેર છે બીજું શહેર છે ત્રીજું શહેર છે આગળનું શહેર છે અને તેથી વધુ તમારે રેફરન્સ ઈન્ડેક્સ કરવો પડશે અને આપણે ફક્ત ધારવું જોઈએ કે આ શહેરમાં પહેલેથી જ તેના નામે રેફરન્સ છે તેથી તમારા પ્રવાસ પરનું પ્રથમ શહેર 2 છે અને તે રેફરન્સ ઈન્ડેક્સમાં બીજું છે જેથી તમે અહીં 2 લખો પરંતુ તમે તેને તમારા રેફરન્સ માંથી અહીંથી દૂર કરો આ એક નવો રેફરન્સ છે આ શહેરનો પ્રવાસ વિનાનું આગળનું શહેર 2 છે 4 અને તેનો રેફરન્સ 1 2 3 છે તેથી તમે અહીં 3 લખો અને અમે તેને ત્યાંથી દૂર કરીએ છીએ તમારી ટૂરમાં આગળનું શહેર 5 છે અને તેનું ઈન્ડેક્સ 3 અહીં છે અમે અહીં 3 ફરીથી લખીએ છીએ અને તેને અહીંથી દૂર કરીએ છીએ અને આગળનું શહેર 6 છે અને તેનું ઈન્ડેક્સ 3 અહીંથી 6 ને દૂર કરો આગામી શહેર 9 તેનું ઈન્ડેક્સ 5 5 અહીં અમે તેને દૂર કરીએ છીએ આગામી 3 જે અહીં 2 છે અને અમે તેને દૂર કરીએ છીએ અને 1 જે 1 છે તો 1 ને દૂર કરીએ છીએ પછી 7 જે 1 છે અમે 7 અને 8 ને દૂર કરીએ છીએ આ ટૂરની રજૂઆતને ઓર્ડીનલ રિપ્રેસેંટેશન કહેવામાં આવે છે તેથી ફક્ત પુનરાવર્તન કરવા માટે આપણે અહીં શું કરી રહ્યા છીએ તે છે કે આપણી પાસે રેફરન્સ ઈન્ડેક્સ છે જે ગતિશીલ છે જે ફક્ત ઈન્ડેક્સ છે જેમાં બાકીના શહેરો શામેલ છે શરૂઆતમાં આપણી પાસે બધા 1 થી 9 ના છે તેથી ટૂર પોઝિશનમાં 2 અહીં છે તેથી અહીં લખો પછી અમે 2 ને દૂર કરીએ છીએ પછી 3 સ્થાને 4 આવે પછી અમે 4 તેમના સ્થાનેથી ખસેડો 5 સ્થાને 3 ચાલો 5 લઈએ અને આ રીતે આપણે આ ટૂર મેળવીએ છીએ બીજી ટૂરને સામાન્ય રજૂઆત અથવા ચાલો આપણે કરીએ હવે 3 સ્થિતિમાં 3 છે જ્યારે આપણે 3 ને દૂર કરીએ છીએ ત્યારે 7 મળે છે જે સ્થિતિ 6 માં હશે અને તેથી આગળ તેથી મેં આ તમારી પ્રેક્ટિસ માટે છોડી દેમ છે રસપ્રદ બાબત એ છે અને આ તે અભ્યાસ છે જે હું કરવા માંગુ છું તે તે છે કે એકવાર તમે ઓર્ડિનલ રિપ્રેસેંટેશનનો ઉપયોગ કરીને બે ટૂર રજૂ કરો છો ત્યારે તમે ફક્ત સિંગલ પોઇન્ટ ક્રોસઓવર કરો છો અને તમને બે કાયદેસર ટૂર મળે છે તેથી તમને આ સિંગલ પોઇન્ટ ક્રોસઓવર કેમ ગમે છે અમને તે સરળ છે કારણ કે તેનો અમલ કરવો ખૂબ જ સરળ છે એકવાર તમારી પાસે કોઈ રજૂઆત પહેલાથી જ તેને કાપીને એકસાથે મૂકી દો અને તમારી પાસે એક નવી મુલાકાત છે પરંતુ જો તમે અહીં શું ચાલી રહ્યું છે તેની ઇમેજિંગ કરવાનો પ્રયાસ કરો છો તો ત્યાં રજૂઆતની ત્રણ જુદી જુદી યોજનાઓ છે જે તમને ક્રોસઓવરના જુદા જુદા સેટની મંજૂરી આપે છે અને ઉદાહરણ તરીકે આ એડજેસન્સી રિપ્રેસેંટેશન જે સૌથી વધુ પ્રખ્યાત છે તે તમને કેટલાક પ્રકારનું હ્યુરિસ્ટિક જ્ઞાન પ્રાપ્ત કરવાની મંજૂરી આપે છે ચાલો કહીએ કે આપેલ શહેરમાંથી તમે આગલા શહેરમાં જવા માટે થોડી માહિતી પસંદ કરી શકો છો તેથી જો તમે આ ટૂરના આધારે પેરેન્ટ્સ ને ભરવા માટે સમર્થ નથી પછી ભલે તે કોઈ અલ્ટરનેટિવ ક્રોસઓવર હોય અથવા સબટૂર ક્રોસઓવર હોય અથવા હ્યુરિસ્ટિક ક્રોસઓવર હોય જો તમે અન્ય પેરેંટમાંથી ભરવા માટે સમર્થ નથી તમે કહી શકો છો કે હ્યુરિસ્ટિકલી નજીકના શહેરની પસંદગી કરો જેને મંજૂરી આપી શકાય અને પ્રક્રિયામાં ટૂંકી સફર કરી શકાય કારણ કે અંતિમ લક્ષ્ય ટૂંકી યાત્રાઓ બનાવવાનું છે જ્યાં આ રજૂઆત આવા કોઈ વિશેષાધિકારને મંજૂરી આપતી નથી પરંતુ તે આવશ્યક રીતે ઓપરેશનના સિમ્પલ ક્રોસઓવર ને મંજૂરી આપે છે અને યાદ રાખે છે કે તમે આવશ્યક રીતે પસંદ કરો છો તે દરેક લૂપમાં પેરેન્ટસ ની દરેક જોડી માટે ક્રોસઓવર કરવામાં આવે છે તેથી અમે આપણી વસ્તી આધારિત પદ્ધતિઓનો અભ્યાસ કરવાનું ચાલુ રાખીએ છીએ વસ્તીના સભ્યો એકબીજા સાથે વાતચીત કરે તે રીતે પ્રેરણા મેળવવા માટે અમે પ્રકૃતિને ફરીથી જોઈએ છીએ તેથી યાદ રાખો કે અમે કહ્યું છે કે જિનેટિક અલ્ગોરિધમ આનુવંશિક સ્તર માટે વાતચીત કરે છે તેથી યાદ રાખો કે અમે કહ્યું છે કે જિનેટિક અલ્ગોરિધમ માટેની વાતચીત આનુવંશિક સ્તરે થાય છે જે જીનોટાઇપ સ્તર પર ફરીથી સંયોજનની પ્રક્રિયા છે તેથી પુનઃરચના જીનોટાઇપ સ્તરે થાય છે જ્યારે પસંદગી ફેનોટાઇપ સ્તરે થાય છે તેથી શોધ સૂક્ષ્મ સ્તરે થઈ રહી છે જ્યાં નવા ઉમેદવારો સાથે આવવા માટે બે જુદા જુદા પેરેન્ટ્સ ના જનીનોનું મિશ્રણ છે અને તે ઉમેદવારો ટકી રહેવા માટે કેટલાક વાસ્તવિક ક્ષેત્રમાં લડી રહ્યા છે હવે પદ્ધતિઓનો બીજો વર્ગ છે જેને કેટલાક લોકો કલ્ચરલ એલ્ગોરિધમ્સ કહે છે કારણ કે તેમાં એજન્ટો વચ્ચે ઉચ્ચ સ્તરની ક્રિયા પ્રતિક્રિયા શામેલ છે જેને તમે કલ્ચરલ સ્તર કહી શકો છો અને આ એલ્ગોરિધમ્સ વિવિધ નામો હેઠળ ચાલી રહ્યા છે એક સ્વામ ઇન્ટેલિજન્સ અને આજે ખૂબ જ લોકપ્રિય ઓપ્ટિમાઇઝેશન પદ્ધતિ છે અમે એન્ટ કોલોની ઓપ્ટિમાઇઝેશન શબ્દનો ઉપયોગ કરીશું અને અમે એન્ટ કોલોની ઓપ્ટિમાઇઝેશન માટે TSP પ્રોબ્લેમ પર સતત નજર રાખીશું તેથી તમારે એન્ટ કોલોની થી પરિચિત થવું જોઈએ એન્ટ કોલોની એ એક શબ્દ હતો દ્વારા પુસ્તકમાં જ્યાં તે બતાવે છે કે જુદી જુદી કીડી કોઈ અર્થમાં ખૂબ અસરકારક ન હોઈ શકે પરંતુ કીડીઓનો સમાજ અથવા કીડીઓની વસાહત કામમાં ખૂબ સફળ થાય છે કીડીઓ કયુ મુખ્ય કાર્ય કરવા માટે પ્રયાસ કરે છે ઇમારતનો માળો જ્યાં કોઈ રાણી કીડી બેઠી છે અને ત્યાં એક કામદાર છે અને જે કામ કરે છે અને ખોરાક માટે વિશ્વ છોડી દે છે અને આવશ્યકરીતે થોડી ફૂડ બેગ મેળવે છે હવે એવું બહાર આવ્યું છે કે કીડીઓ પ્રતીકોની પ્રક્રિયા દ્વારા એકબીજા સાથે ક્રિયાપ્રતિક્રિયા કરે છે અને આવી વસ્તુને મિમેટિક કહેવામાં આવે છે અને તે પ્રાણી જગતમાં ખૂબ સામાન્ય છે ઉદાહરણ તરીકે પ્રાણીઓ અથવા સજીવોનો ઉપયોગ આવશ્યકરીતે આ વિસ્તારને સૂચવવા માટે થાય છે જેમ કે કુતરા નો ઉપયોગ અન્ય શિકારી પ્રદેશને ચિહ્નિત કરવા માટે થાય છે પરંતુ આ કીડીઓ તેનો ઉપયોગ એક પ્રકારના સહયોગી વર્તનમાં કરી રહી છે અને તેઓ તેનો ઉપયોગ કરવા માંગે છે તેઓ સમજાવવા માંગે છે કે તેમની પાસે બાકીના કીડી સમુદાય ક્યાં છે અને તેઓ ફેરોમોન ટ્રેલ્સની પ્રક્રિયા દ્વારા આવું કરે છે તેથી ફેરોમોન એ એક રાસાયણિક પદાર્થ છે જે કીડી જ્યાં જાય છે ત્યાં આવશ્યકરીતે નીચે પડે છે તેથી તમે વાસ્તવિક વિશ્વની પરિસ્થિતિની કલ્પના કરી શકો છો જ્યાં કીડીઓ થોડી જગ્યા શોધી રહી છે અને આવશ્યકરીતે ફેરોમોનને રસ્તામાં છોડી રહી છે હવે ફેરોમોનનો ઉપયોગ કેવી રીતે થાય છે જે દિશામાં જવાની વૃત્તિ છે તે માટે જાતે અથવા અન્ય કોઈ કીડી દ્વારા ડ્રોપ ની જરૂર પડે છે તેથી તે એકબીજા માટે માર્ગ ચાળવા અને આવશ્યકરીતે માર્ગને અનુસરવા જેવું છે તેથી તમે તે સ્થિતિને ઇમેજ કરી શકો છો જ્યાં કીડીનો માળો હોય છે અને માની શકો છો કે ૪ કાલ્પનિક કીડીઓ ખોરાક માટે ૪ જુદી જુદી દિશામાં જાય છે અને ધારો કે તે થોડી ખાંડના અંતિમ નિશાન પર મિશ્રિત છે તો થોડા સમય પછી ત્યાં કેટલીક વધુ કીડીઓ આવે છે અને તે શું કરે છે તેથી શરૂઆતમાં 4 કીડીઓ ત્યાં આવે છે થોડા સમય પછી વધુ 4 કીડીઓ બહાર આવે છે અને તેમને અનુસરે છે કેટલાક આ બાજુથી જાય છે કેટલાક આ બાજુથી જાય છે કેટલાક આ બાજુથી જાય છે કેટલાક આ બાજુથી જાય છે હવે આ કીડી જેને આ ખોરાકનો ટુકડો મળ્યો છે શું કરી રહી હતી એકદમ નિશંકપણે તે દરમાં પાછી ફરે છે એકવાર તે ખોરાક શોધી લે છે પછી તે તેના પગ ના નિશાન ને અનુસરે છે અને દર માં પાછા જાય છે અને ખોરાક એકત્રિત કરે છે પરંતુ આ પ્રકિયા પગ ના નિશાનને વધુ મજબૂત બનાવે છે કારણ કે આ પ્રક્રિયા પાછા જતા માર્ગમાં વધુ ફેરોમોન્સ એકઠા કરે છે તેથી ફેરોમોનની માત્રા આવશ્યકરીતે આ નિશાન પર વધે છે હવે જો તમે માનો છો કે સાથે કે કીડી ફેરોમોન ટ્રેઇલ સાથે આગળ વધવાનું વલણ ધરાવે છે તો વધુ ફેરોમોન્સ નિશાનમાં હશે જે સૂચવે છે કે વધુ કીડીઓ તેને અનુસરશે તેથી આગળની કીડી જે બહાર આવે છે તે આ દિશા પસંદ કરવાનું પસંદ કરે છે અને તે નિશાનને અનુશરે છે અને નોંધ લો કે એકવાર વધુ કીડીઓ આ નિશાનને અનુસરીને સાથે જાય છે ત્યારે વધુ અને વધુ ફેરોમોન્સ રસ્તામાં એકઠા થઈ જશે અને નિશાન વધુ મજબૂત બને છે અને છેવટે અમુક સમયગાળા પછી તમે જોશો કે આ આખી કીડી નો સમૂહ એ જ રૂટ પર થી ખોરાક લાવશે અને પાછા આવશે તેથી આ એક સામાન્ય ઘટના છે જે તમે વાસ્તવિક દુનિયા માં જોઇ હશે એટલું જ નહીં જો તમે આ કીડીઓના માર્ગમાં અવરોધ મૂકવા જાઓ છો જો તમે કોઈ પ્રયોગ કરો છો તો તેઓ નિશ્ચિતરૂપે પગેરું અનુસરી શકતા નથી તેથી તેઓ આ પાથને અનુસરી શકતા નથી તેથી તેઓ જુદી જુદી દિશા તરફ વળવાનું શરૂ કરે છે પરંતુ આખરે તેમાંથી કેટલાક આ નિશાન પર પાછા ફરશે અથવા તેમાંથી કેટલાક માર્ગની જુદી જુદી રીતો શોધી શકે છે અથવા કેટલાક પાછા આવી શકે છે અને આ નિશાનથી જે કીડી પાછી આવશે તે અનિવાર્યપણે ઝડપથી આવશે તેથી કીડી ફેરોમોન ટ્રેઇલ બનાવે છે જે બીજા કરતાં ઝડપી હોય છે જે સંપૂર્ણપણે ફરતા હોય છે અને જે કીડી ઝડપથી કામ કરે છે તે નિશાન છોડી દે છે વધુ કીડી નાના રસ્તાઓની શોધ કરતા હોવાથી પગેરું પર ઓપ્ટિમાઇઝેશન ને અનુસરતી જોવા મળે છે આ વાતાવરણમાં પૂરતી કીડી છે કીડી દ્વારા સૌથી ટૂંકો માર્ગ પહેલા મળી જશે અને પહેલા તેનું પાલન કરવામાં આવશે અને પહેલા અને વગેરેને મજબૂત કરવામાં આવશે તે અર્થમાં તમે જોશો કે કીડી ઘણીવાર ખોરાક મેળવવાનો સારો રસ્તો શોધી કાઢે છે અને તેના ઘરે પાછી જાય છે હવે DORIGO જેવા સંશોધકોના જૂથો કે જેમણે આ એન્ટ કોલોની ઓપ્ટિમાઇઝેશન બનાવ્યું છે અને આપણે તેને TSP સમસ્યાના ઉદાહરણો સાથે જોઈએ છીએ આ અલ્ગોરિધમ જે રીતે કામ કરે છે તે નીચે મુજબ છે જે N શહેરને ધ્યાનમાં લે છે અને માને છે કે M કીડી છે અને અમારું માનવું છે કે આ શહેરોમાં આ કીડીઓનું આડેધડ રેન્ડમ વિતરણ કરવામાં આવ્યું છે અમે જે મૂળભૂત પ્રક્રિયાનું પાલન કરીશું તે એ છે કે દરેક કીડી ગ્રીડી ફેશનમાં પ્રવાસ બનાવે છે અને તે N સમયના પગલાં લેશે કારણ કે પ્રવાસ માટે N શહેરો હશે અને દરેક કીડી ફેરોમોન પણ એકત્રિત કરે છે અમે ફરીથી ફેરોમોન શબ્દનો ઉપયોગ કરી રહ્યા છીએ જે પ્રવાસ તેણે બનાવ્યો છે તેથી તમે કલ્પના કરી શકો છો કે આ બધી એમ કીડીઓ ટ્રાવેલિંગ સેલ્સમેન પ્રોબ્લેમ ને હલ કરવાનો પ્રયાસ કરી રહી છે ઓછામાં ઓછી ટૂર શોધવાનો પ્રયાસ કરી રહી છે દરેક કીડીઓ ગ્રીડી ફેશનમાં પ્રવાસ બનાવે છે અને તેઓ જે પ્રવાસ કરે છે તેમાં ફેરોમોન એકત્રિત કરે છે તેથી અમે દરેક કીડી ના મુલાકાતના N ટાઇમ યુનિટ ના અંતે ફેરોમોનની માત્રાને જોઈએ છીએ આપણે T i j નો ઉપયોગ i th શહેર થી j th શહેર પર ફેરોમોન ને બતાવા માટે કરીશું તો આ શહેર i છે અને આ j શહેર છે અને હજુ ગણી વસ્તુ છે આના પર કેટલો ફેરોમોન છે એ બતાવા માટે T i j નો ઉપયોગ કરીશું અને આ દરેક N ટાઈમ યુનિટ પર બદલાશે તેથી જો તમે T સમય પર t ફેરોમોન ને જનતા હોય તો તમે T n સમય માં ફેરોમોન ની ગણતરી કરી શકો છો અને આ મૂલ્ય જૂના ફેંકી દેવાયેલા ફેરોમોન અને અગાઉના ફેરોમોનના સરવાળા સાથે અપડેટ કરવામાં આવશે જે કીડીએ છેલ્લા પ્રવાસમાં જમા કર્યું છે અને આખું ફેરોમોન જે રીતે તમે પ્રવૃત્તિ ચલાવો છો તે રીતે પહેલાના સમયમાં જમા થશે તેથી અમે માનીશું કે તેમાંથી કેટલાક તમે કામ કરશો તેથી તે સમયે જે પણ મૂલ્ય હતું T અમને મળે છે તમે કેટલાક મૂલ્ય દ્વારા કામ કરો છો જે 1 જ્યાં ને તમારા ઓપરેશનના ગુણાંક તરીકે ગણીશું તેથી તમને કહે છે કે તમે કેટલી ઝડપથી ફેરોમોન ચલાવો છો જો ઊંચું હોય ૧ ની નજીક હોય તોતમે જોઈ શકો છો કે આખું માંથી કોઈ પણ રહેશે નહીં જો લેમ્બડા ઓછું હોય તો પછી તમે જોઈ શકો છો કે ટૂર માંથી કેટલાક સંપૂર્ણ રહેશે ઉપરાંત નવા ફેરોમોન જે જમા થાય છે અને આપણે ij તરીકે બોલાવીશું આપણે કહી શકીએ કે વધારાની રકમ ijtn છે તેથી આ ફેરોમન ની વૃદ્ધિશીલ માત્રા છે જે છેલ્લા લૂપમાં જમા કરવામાં આવી છે અને આ આખા ફેરોમન ની આવશ્યક સારવાર માટે છે અને આ માત્રા કેટલી છે આ મૂળભૂત રીતે સરવાળો છેi ઇકવલ ટૂ 1 થી n સુધી નો દરેક કીડીઓ માટે k માં હોય ત્યારે જમા થયેલા ફેરોમોનની માત્રા kth કીડી દ્વારા આવશ્યક રીતે જમા કરવામાં આવે છે તેથી છેલ્લા લૂપમાં જમા કરવામાં આવેલી કુલ ફેરોમન એ બધી કીડીઓ દ્વારા જમા કરવામાં આવેલા ફેરોમોનનો સરવાળો છે અને દરેક કીડીઓ માટે આ શબ્દ i j k કાં તો 0 અથવા તેનાથી ઓછી રકમમૂલ્ય હશે જો તે હોય તો તે 0 હોવું જોઈએ અને ટૂર માં આ i j એજ નથી અને જો તે આ પ્રવાસમાં i j હોય તો તે શૂન્ય નથી તેથી બે કેસ છેજો કીડી edge i j પર ટૂર ન કરે તો 0 કિંમત હશે નહિતર તે મૂલ્ય q ડિવાઇડ બાય L k દ્વારા બતાવવા માં આવે છે જ્યાં q એ નિશ્ચિત મૂલ્ય છે જે ગણતરીને નિયંત્રિત કરી શકે છે અને L k એ પ્રવાસનો ખર્ચ છે જે k th કીડી દ્વારા મળે છે તેથી અહીં મહત્ત્વની બાબત એ છે કે તે વાસ્તવિક વિશ્વની પરિસ્થિતિથી અલગ છે જેનો અર્થ એ છે કે ટૂંકી મુસાફરીમાં જે કીડી થાય છે તે તે કિનારીઓ પર જમા થયેલા વધારાના ફેરોમોનની માત્રામાં છે જે પ્રવાસની લંબાઈના વિપરિત પ્રમાણસર છે જેનો અર્થ એ છે કે ટૂંકી ટૂરમાં જે કીડી જાય છે તે કિનારીઓ પર જમા થયેલા વધારાના ફેરોમોન ને દૂર કરશે અને અને હું ટૂર બદલું છું તો ઓછા ફેરોમોનમાં જમા થયેલી લાંબી ટૂર મળશે તેથી ફરીથી અમે એ વિચારને મજબૂત કરવા માંગીએ છીએ કે કીડી ને ટૂંકી સફર મળે જે બીજી કીડીને પ્રોત્સાહિત કરશે અને તેથી જ તેઓ વધુ ફેરોમોન એકત્રિત કરશે તેથી દરેક લૂપના અંતે ફેરોમોનને આ રીતે અપડેટ કરવામાં આવે છે કીડીઓએ ખરેખર પ્રવાસ કેવી રીતે બનાવ્યો તે મૂળભૂત રીતે સરળ સ્તોચાસ્ટિક પ્રક્રિયા છે જેમાં કીડી શહેરોના સમૂહને જુએ છે કે તે સંભવિત ફેશન માં આગળ વધી શકે છે તેથી ચાલો માની લઈએ કે કીડી શહેર i થી શહેર j ની કેટલીક સંભાવના સાથે ચાલે છે જેમ કે અમે સિમ્યુલેશન કર્યું હતું જે નીચેનાના પ્રમાણમાં છે તે ધાર પર ફેરોમોનની માત્રા કે જે તે પાવર ને સરવાળો કરવા માટે વિચારી રહી છે તે તેને એક પરિબળ દ્વારા ગુણાકાર કરે છે જેને ij પાવર કહેવામાં આવે છે તેથી ફરીથી અને કોન્સ્ટન્ટ છે જે તમારા આ 2 પરિબળોના પ્રભાવને નિયંત્રિત કરે છે તેથી બે પરિબળો છેij એ ધાર પર ફેરોમોનની માત્રા છે અને ij તેને દૃશ્યતા કહેવામાં આવે છે મૂળભૂત રીતે તે ધારની કિંમતના વિપરીત પ્રમાણમાં છે તેથી બીજા શબ્દોમાં કહીએ તો જો શહેર i શહેર j ની ખૂબ નજીક છે અને તે ઈટા ફેક્ટર શૂટ કરશે કારણ કે તે ખર્ચના વિપરીત પ્રમાણમાં છે તેથી આ પરિબળો કહે છે કે કીડી એક એવું શહેર પસંદ કરે તેવી સંભાવના છે જે શહેર i ની નજીક છે આ પરિબળ કહે છે કે કીડીઓ તે શહેરમાં પહોંચવાની સંભાવના છે જેના પર ફેરોમોન ટ્રેલ્સ ઉંચા છે અને આ બંને માપદંડો તમામ શહેરોની રકમ ∑ τihαηihβ દ્વારા વિભાજિત કરીને નિયંત્રિત કરવામાં આવે છે અહીં h એ માન્ય શહેરનો સમૂહ છે શું શહેરના સમૂહને મંજૂરી આપવામાં આવી છે અને માન્ય શહેરો દ્વારા તેનો અર્થ શું છે જે શહેરો અકાળે લૂપ બંધ નહીં કરે યાદ રાખો કે આપણે જે કામ શોધવાનો પ્રયાસ કરી રહ્યા છીએ તે સંપૂર્ણ પ્રવાસ છે કીડીઓ ગ્રીડી ફેશન માં સંપૂર્ણ પ્રવાસ બનાવે છે તેથી તે શહેરથી શહેર તરફ જાય છે અને કોઈપણ સમયે તે ફક્ત એવા શહેરોની સારવાર કરે છે જે અકાળે બંધ નહીં થાય તો આ કીડી શું કરી રહી છે તે i જગ્યા પર છે અને અમે અહીં સંપૂર્ણ કનેક્ટિંગ ગ્રાફ માની રહ્યા છીએ જેમ કે આપણે TSP માં કરીએ છીએ જેથી તે બીજા શહેરમાં જઈ શકે પરંતુ અમે ફક્ત એવા શહેરોની પસંદગી કરીશું કે જેમણે પહેલા તેને પાર કરી શક્યા નથી કારણ કે તમે ફરીથી લૂપ બંધ કરવા માંગતા નથી તેથી તે તે શહેરમાં જઈ શકતું નથી જેણે પહેલેથી જ આવશ્યક રીતે મુલાકાત લીધી છે તેથી આ ફક્ત પરવાનગી આપેલા શહેરોના સમૂહો છે અને આપણે અનધિકૃત શહેરોમાંથી કોઈપણ શહેરમાં જઈ શકીએ છીએ આપણે તેમને જે પ્રોબિસ્ટિક કહી શકીએ છીએ અને સંભાવના બે બાબતોના પ્રમાણમાં છે એક એ છે કે ફેરોમોન ટ્રેઇલ ધાર પર કેટલું મજબૂત છે અને બીજું નવું શહેર હાલના શહેરની કેટલું નજીક છે કારણ કે આખરે તમે સૌથી ટૂંકો રસ્તો શોધવા માંગો છો સૌથી ટૂંકો રસ્તો હંમેશાં કિનારીઓથી બનેલો હોય છે જે નાની ધારો હોય છે તેથી તે ચીટ કોલોની ઓપ્ટિમાઇઝેશન એલ્ગોરિધમ છે તમારી પાસે કીડીઓનો સમૂહ છે દરેક કીડી પ્રવાસ બનાવે છે પછી તે પ્રવાસના આધારે દરેક કીડી એ દરેક ધાર પર અમુક માત્રામાં ફેરોમોન જમા કરે છે જે તેણે આગળ ધપાવી છે અને આખી પ્રક્રિયાના અંતે અમે ગ્રાફમાં દરેક ધાર પર ફેરોમોન ની માત્રા અપડેટ કરીએ છીએ તેથી કીડીઓ જે કિનારીઓ પર ટૂર કરશે તેમાં ફેરોમોન્સ હશે જે કિનારીઓ પર કીડીઓ આપણા માટે ટૂંકા અંતરની ટૂર કરે છે તેમાં વધુ ફેરોમોન્સ હશે અને તે કિનારીઓ પરના આ પરિબળ ને કારણે અનુસરવા માટે વધુ કીડીઓને અસર કરશે તમારી પાસે કીડીઓનો સમૂહ છે દરેક કીડી પ્રવાસ બનાવે છે પછી તે પ્રવાસના આધારે દરેક કીડી એ દરેક ધાર પર અમુક માત્રામાં ફેરોમોન જમા કરે છે જે તેણે આગળ ધપાવી છે અને આખી પ્રક્રિયાના અંતે અમે ગ્રાફમાં દરેક ધાર પર ફેરોમોન ની માત્રા અપડેટ કરીએ છીએ તેથી કીડીઓ જે કિનારીઓ પર ટૂર કરશે તેમાં ફેરોમોન્સ હશે જે કિનારીઓ પર કીડીઓ આપણા માટે ટૂંકા અંતરની ટૂર કરે છે તેમાં વધુ ફેરોમોન્સ હશે અને તે કિનારીઓ પરના આ પરિબળ ને કારણે અનુસરવા માટે વધુ કીડીઓને અસર કરશે તેથી છેવટે આદર્શ રીતે આ પરિસ્થિતિમાં બધી કીડીઓ એક કાફલા તરફ એકસાથે આગળ વધશે TSP પણ અપેક્ષા રાખે છે કે બધી કીડીઓ પ્રવાસ માટે એક થી એક ની મુલાકાત લેશે અને તમારા માટે એક પ્રેક્ટિસ છે કે તમે એન્ટ કોલોની ઓપ્ટિમાઇઝેશન લાગુ કરો અને જુઓ કે કેવી રીતે ટૂંકો માર્ગ રચાય છે ઓછામાં ઓછી નાની સમસ્યાઓ માટે તમે અમને સરળતાથી જોઈ શકો છો તેથી તેઓ અહીં જ અટકી જશે અને પછીના વર્ગમાં આપણે આ અનુકૂલન થી દૂર થઈ જઈશું અને અમે સ્ટેટ સ્પેસ સર્ચ પર પાછા જઈશું અને ડીટર્મિનેસ્ટીક એલ્ગોરિધમ પાસેથી ટૂંકો માર્ગ મેળવવાનો પ્રયાસ કરીશું